આ સત્રમાં આપનું સ્વાગત છે અત્યાર સુધી આપણે ટેસ્ટીંગ ના કેટલાક ખૂબ જ મૂળભૂત ખ્યાલો પર ધ્યાન આપ્યું હતું અને પછી પછીથી આપણે બ્લેક બોક્સ ટેસ્ટીંગ તકનીકો બ્લેક બોક્સ ટેસ્ટ કેસ કેવી રીતે ડિઝાઇન કરવા અને વિવિધ પ્રકારના બ્લેક બોક્સ ટેસ્ટીંગ પર ધ્યાન આપ્યું અને પાછળથી આપણે સફેદ બોક્સ ટેસ્ટીંગ કવરેજ આધારિત અને ખામી આધારિત ટેસ્ટીંગ તકનીકો પર જોયું અને આપણે ઈન્ટીગ્રેશન અને સિસ્ટમ ટેસ્ટીંગ પર પણ જોયું આજે આપણે રીગ્રેસન ટેસ્ટીંગ પર નજર કરીએ છીએ રીગ્રેસન ટેસ્ટીંગ એ ટેસ્ટીંગ નું એક અલગ પરિમાણ છે ખરેખર તે તમામ પ્રકારના ટેસ્ટીંગ એકમ ઈન્ટીગ્રેશન અને સિસ્ટમ ટેસ્ટીંગ માટે લાગુ પડે છે ચાલો જોઈએ રીગ્રેસન ટેસ્ટીંગ માં શું સામેલ છે આપણે રીગ્રેસન ટેસ્ટિંગ જોવાનું શરૂ કરીએ તે પહેલાં ચાલો આપણે તેને પાછલા સત્રમાં શું ચર્ચા કરી રહ્યા હતા તે વિશે થોડું યાદ કરીએ છેલ્લા સત્રમાં જો તમને યાદ હોય કે આપણે જોઈ રહ્યા હતા તો મેનેજર કેવી રીતે બગ ની સંખ્યાનો અંદાજ કાઢે છે જે કોડમાં હજુ બાકી છે સાવચેત વિકાસ પર્યાપ્ત ટેસ્ટીંગ વગેરે સહિતના તમામ કાર્યો કરશે તે બધા હોવા છતાં કેટલીક બગ હજુ પણ પાછળ રહી જશે અને મેનેજર સ્વાભાવિક રીતે જાણવા માંગે છે કે સોફ્ટવેરમાં કેટલી બગ છે તે સેંકડો છે શું તે હજારો છે અથવા તે હજારો બગ છે તેથી આપણે સોફ્ટવેરમાં બગ ની સંખ્યાનો અંદાજ કાઢવાની સંભવિત તકનીક તરીકે બગ સીડિંગ તકનીકને જોયું જો તમને યાદ હોય તો આપણે કહ્યું હતું કે ટેસ્ટીંગ શરૂ થાય તે પહેલાં મેનેજર સામાન્ય રીતે સિસ્ટમ ટેસ્ટીંગ પ્રોગ્રામમાં કેટલાક મનસ્વી ફેરફારો કરે છે ફેરફારો એરીથમેટીક ઓપરેટરને બદલવાના સ્વરૂપમાં હોઈ શકે છે ઉદાહરણ તરીકે પ્લસ થી માઈનસ અથવા કોડમાં 2 નિવેદનો બદલાતા હોઈ શકે છે ચલનો પ્રકાર પૂર્ણાંકથી ફ્લોટ સુધી બદલી શકે છે એક્ષ્પ્રેશન માં હોઈ શકે છે ચલ b ને કેટલાક અન્ય ચલ d અથવા કંઈકમાં બદલી શકે છે આ લાક્ષણિક પ્રોગ્રામિંગ બગ છે તેથી મેનેજર આ ઘણી બગ સાથે કોડને સીડ આપે છે અને તે તેની નોંધ રાખે છે કે તેણે કોડમાં કેટલા બગ વાવ્યા છે અને પછી ટેસ્ટીંગ શરૂ થાય છે પરીક્ષકોને ખબર નથી કે સીડેડ બગ્સ શું છે અને પછી જ્યારે તેઓ ટેસ્ટ કેસ ચલાવે છે નિષ્ફળતાઓ શોધી કાવામાં આવે છે અને પછી તેઓ ડિબગ કરવામાં આવે છે અને જો મેનેજરને ખબર પડે કે કેટલાક સીડેડ બગ સામે આવ્યા છે તો તે તેની નોંધ લે છે તેથી આ એક્ષ્પ્રેશન ને સમજાવે છે કે આપણે સોફ્ટવેરમાં બાકી રહેલી બગ ની સંખ્યાનો અંદાજ કાઢવા જઈ રહ્યા છીએ જો આપણે આ વાદળી લંબચોરસને પ્રોગ્રામ તરીકે અને લાલ બિંદુઓને કલ્પના કરીએ છીએ જે બધી સાવચેત ડિઝાઇન કોડિંગ ટેસ્ટીંગ ટેસ્ટીંગ નહીં ડિઝાઇન અને કોડિંગ પછી કોડમાં રહેલી બગ તરીકે આ બગ છે જે બાકી છે હવે સોફ્ટવેર ગ્રાહકને મોકલવામાં આવશે ત્યારે કેટલી બગ રહેશે તેનો અંદાજ મેળવવા માટે મેનેજર આ વાયોલેટ બિંદુઓ દ્વારા રજૂ કરાયેલી સંખ્યાબંધ બગ ને સીડ આપે છે લાલ બિંદુઓ જે મૂળભૂત રીતે સોફ્ટવેરમાં રહેલી બગ હતી તે મૂડી N અને મેનેજર સીડ બગ ની S સંખ્યા બગ ની મૂડી S સંખ્યા ટેસ્ટીંગ શરૂ થાય તે પહેલાં સિસ્ટમ ટેસ્ટીંગ અને પછી જેમ જેમ સિસ્ટમ ટેસ્ટીંગ લેવામાં આવે છે બગ મળી આવે છે અને ચાલો સીડેડ બગ ની નાની સંખ્યા શોધી કાઢીએ અને કોડમાં મૂળ બગ ની નાની n સંખ્યા શોધી કાીએ અને પછી ઝડપી અંદાજ સાથે આપણે n N બરાબર s S લખી શકીએ છીએ પરંતુ આ એક્ષ્પ્રેશન લખવા માટે આપણે એક ઈમ્પલીસીટ ધારણા કરી છે આ એક્ષ્પ્રેશન ના વિકાસમાં અહીં ઈમ્પલીસીટ ધારણા શું છે ઈમ્પલીસીટ ધારણા એ છે કે મૂળ બગ જે દરે શોધી કાઢવામાં આવી રહી છે તે તે જ દર છે જે સીડેડ બગ શોધી રહ્યા છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો સીડેડ બગ્સ બગનો ખૂબ જ સરળ પ્રકાર નથી ખૂબ જ સ્પષ્ટ બગ છે જે ટેસ્ટીંગ શરૂ થયા પછી લગભગ તરત જ શોધી કાઢવામાં આવે છે અથવા આ ન તો બગ નો પ્રકાર છે જે ખૂબ કપટી અથવા ખૂબ જટિલ છે ટેસ્ટીંગ દ્વારા શોધી શકાતા નથી અને તે કોડમાં રહે છે તેથી આપણે કહી શકીએ તેવી ઈમ્પલીસીટ ધારણા એ છે કે કોડમાં રહેલી બગ નો પ્રકાર જે બગ્સ છે તેના પ્રકાર સાથે મેળ ખાય છે બગ નો પ્રકાર જ નહીં પણ તેમની ફ્રિકવન્સી પણ તેથી જો એરીથમેટીક એક્ષ્પ્રેશન ઇન્ટરચેન્જ એ બગનો એક પ્રકાર છે જે રહે છે પછી અને તેમની ઘટના લગભગ 5 ટકા છે તો સીડેડ બગ પણ એરીથમેટીક એક્ષ્પ્રેશન ઇન્ટરચેન્જ 5 ટકા હશે અને એટલું જ નહીં જે સ્થાન પર કોડમાં જ્યાં બગ થાય છે ચોક્કસ કોમ્પોનન્ટ તે પણ મહત્વનું છે કારણ કે કેટલાક કોમ્પોનન્ટ નો ભારે ઉપયોગ થાય છે અને કેટલાક કોમ્પોનન્ટ નો ઉપયોગ ખૂબ ઓછો થાય છે તેથી માત્ર બગ ના પ્રકાર ફ્રિકવન્સી જ નહીં પરંતુ આ એક્ષ્પ્રેશન ને પકડી રાખવા માટે કોડમાં તેમનું સ્થાન લગભગ મેળ ખાતું હોવું જોઈએ હવે આપણે ધારી લઈએ કે કોઈક રીતે મેનેજર પાસે બગ ના પ્રકાર તેમની ફ્રિકવન્સી અને તેમનું સ્થાન વગેરે જાણવાની રીત છે અને તે મુજબ તે બગને સીડ આપે છે આપણે તે કિસ્સામાં આ એક્ષ્પ્રેશન ને સરળ બનાવી શકીએ છીએ અને ટેસ્ટીંગ પહેલાં બાકી રહેલી બગ શોધી શકીએ છીએ મૂડી N એ મૂડી S n s છે પરંતુ તે પછી તેમાંથી નાના n ટેસ્ટીંગ દરમિયાન શોધાયા છે તેથી ટેસ્ટીંગ પછી રહેલી બગ N n છે અથવા આપણે આ એક્ષ્પ્રેશન માં આને બદલી હવે ચાલો આ ખ્યાલ પર આધારિત એક નાની ક્વિઝ બનાવીએ માની લો કે એક મેનેજર સિસ્ટમ ટેસ્ટીંગ કરતા પહેલા કોડમાં 100 બગ રજૂ કરે છે જે પરીક્ષકો અને ડેવલપર્સ ને અજાણ હોય છે તેણે હમણાં જ ત્યાં જઈને ફેરફારો કર્યા અને 100 બગ રજૂ કરી અને પછી સિસ્ટમ ટેસ્ટીંગ શરૂ થયું અને સિસ્ટમ ટેસ્ટીંગ દરમિયાન 90 સીડેડ બગ મળી આવ્યા પરંતુ સિસ્ટમ ટેસ્ટીંગ પ્રક્રિયામાં 50 અન્ય બગ પણ મળી આવી હતી જે મેનેજર દ્વારા સીડ આપવામાં આવી ન હતી તેથી કોડ માટે બગ નો અંદાજ શોધો તેથી તેનો અર્થ એ છે કે સિસ્ટમ ટેસ્ટીંગ પછી પણ અસલી બગ કોડમાં કેટલી રહેશે તો આપણે આ વિશે કેવી રીતે જઈએ આપણે જે એક્ષ્પ્રેશન મેળવી છે તેનો ઉપયોગ કરી શકીએ છીએ n N s S અને ત્યાંથી અને આપણે તારવ્યું n s પછી સમસ્યા ખૂબ જ સરળ બની જાય છે આપણે એક્ષ્પ્રેશન માં મૂલ્યોને યોગ્ય રીતે બદલવાની જરૂર છે તેથી તે 50 90 છે જે આશરે 6 તેથી આ કિસ્સામાં કોડમાં આશરે 6 બગ હોવાનો અંદાજ છે એમ માનીને કે માફ કરવાની સંખ્યા પ્રકાર ફ્રિકવન્સી અને સીડેડ બગ્સનું સ્થાન લગભગ મૂળ બગ સાથે મેળ ખાય છે પરંતુ જેમ આપણે કહી રહ્યા છીએ કે n N એક્ષ્પ્રેશન માં ઈમ્પલીસીટ ધારણા s S ની બરાબર છે તે સીડેડ બગ નો પ્રકાર ફ્રિકવન્સી અને સ્થાન લગભગ અસ્તિત્વમાં રહેલા બગ સાથે મેળ ખાય છે પરંતુ પછી મેનેજરને ખબર નથી કે ત્યાં અજાણી બગ શું છે નહિંતર કોઈ ટેસ્ટીંગ કંઈપણ જરૂરી રહેશે નહીં તેને તે ખબર નથી તેથી તે બગ ને કેવી રીતે વાવે છે જે બગ ના પ્રકાર ફ્રિકવન્સી અને સ્થાન સાથે લગભગ મેળ ખાય છે સામાન્ય રીતે શું કરવામાં આવે છે એક કાર્યકારી ઉકેલ જ્યાં મેનેજર ડેટા જુએ છે સંબંધિત સોફ્ટવેર માટે બગ નો ડેટા સમાન સોફ્ટવેર તે શોધે છે કે કયા પ્રકારના બગ બાકી હતા ગ્રાહક દ્વારા જાણ કરવામાં આવી હતી તેમની ફ્રિકવન્સી શું હતી અને તેમના સ્થાનો શું હતા અને તે મુજબ મેનેજર સીડ તેથી આ એક્ષ્પ્રેશન ને માન્ય બનાવવા માટે આ વ્યવહારુ ઉપાય છે અહીં એક વધુ ક્વિઝ છે સિસ્ટમનું ટેસ્ટીંગ શરૂ થાય તે પહેલાં મેનેજરે સોફ્ટવેરમાં 100 બગ રજૂ કરી હવે સિસ્ટમ ટેસ્ટીંગ દરમિયાન આમાંથી 60 સીડેડ બગ મળી આવ્યા હતા 150 અન્ય બગ પણ મળી આવી હતી તો સોફ્ટવેરમાં હજુ બાકી રહેલી બગ ની સંખ્યા અંગે મેનેજરનો અંદાજ શું હશે કૃપા કરીને આ સમસ્યાનું સમાધાન કરો જો તમે એક્ષ્પ્રેશન ને સમજી ગયા હોવ તો તમે તે કરવા માટે સક્ષમ હોવા જોઈએ એક સરળ સમસ્યા એક્ષ્પ્રેશન માં યોગ્ય સંખ્યાઓ બદલો હવે ચાલો રીગ્રેસન ટેસ્ટિંગ જોઈએ રીગ્રેસન ટેસ્ટીંગ એ તપાસવા માટે કરવામાં આવે છે કે સિસ્ટમ અપડેટ નવી બગ પેદા કરતું નથી અથવા ફરીથી રજૂ કરતું નથી બગ કે જે અગાઉ સુધારેલ છે તેથી આ રીગ્રેસન ટેસ્ટીંગ ની વ્યાખ્યા છે તેનો ખરેખર અર્થ એ છે કે જ્યારે તમારી પાસે સોફ્ટવેર હોય ત્યારે તમે તેમાં અસંખ્ય ફેરફારો કરો છો તે સામાન્ય વસ્તુ છે જે સોફ્ટવેરમાં ઘણો બદલાવ લાવે છે ઉદાહરણ તરીકે બગ મળી શકે છે અને આ નિશ્ચિત છે તે એક પરિવર્તન છે અથવા હોઈ શકે છે કેટલીક નવી સુવિધા ઉમેરવામાં આવી હતી અથવા હોઈ શકે છે કેટલીક સુવિધામાં ફેરફાર કરવામાં આવ્યો હતો તેથી દરેક વખતે જ્યારે સોફ્ટવેરમાં ફેરફાર થાય છે ત્યારે સોફ્ટવેરનો એક મોટો ભાગ છે જે બદલાયો નથી તો શું તે બરાબર છે કે જો આપણે ફક્ત સોફ્ટવેરના બદલાયેલા ભાગનું ટેસ્ટીંગ કરીએ અને અપરિવર્તિત ભાગનું ટેસ્ટીંગ ન કરીએ ના આપણે તે કરી શકતા નથી કારણ કે કોઈપણ ફેરફાર નાનો ફેરફાર સોફ્ટવેરના અપરિવર્તિત ભાગમાં બગ ને પ્રેરિત કરશે તે શા માટે છે કારણ કે ડેટા શેરિંગ અને ડેટા ડીપેનડેન્સી ને કારણે ફેરફારો કેટલાક ચલોને વિવિધ મૂલ્યો ધારણ કરી શકે છે જેનો ઉપયોગ કોડના અપરિવર્તિત ભાગ દ્વારા થાય છે અને પછી તે ભરવાનું શરૂ કરે છે કોડનો અપરિવર્તિત ભાગ હોઈ શકે છે તમામ ટેસ્ટીંગ પાસ કર્યા હતા યોગ્ય રીતે કામ કરતા હોવાનું જણાયું હતું પરંતુ પછી ક્યાંક એક નાનો ફેરફાર ક્યાંક માત્ર બે લાઈનોનો ફેરફાર જે સોફ્ટવેરના બીજા ભાગમાં ઘણી નિષ્ફળતાઓ બતાવી શકે છે કારણ કે તે એક ચલ મૂલ્ય બદલી નાખ્યું છે અને તે મૂલ્ય અન્ય ભાગો દ્વારા ઉપયોગમાં લેવાયું હતું અને નિષ્ફળતા તરીકે બતાવી શકે છે તેથી અહીં તે વિચાર છે કે જ્યારે કંઇપણ બદલાય ત્યારે આપણે કોડના અપરિવર્તિત ભાગમાં રીગ્રેસન ટેસ્ટીંગ કરવાની જરૂર છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો આપણે ટેસ્ટીંગ ના કેસોને ફરીથી ચલાવવા પડશે જે પહેલાથી જ કોડના કેટલાક ભાગ માટે પસાર થઈ ચૂક્યા હતા અને જો તે ભાગ બદલાયો ન હોય તો પણ આપણે તે ટેસ્ટીંગ કેસોને ફરીથી ચલાવવા પડશે અને તેને રિગ્રેસન ટેસ્ટીંગ કહેવામાં આવે છે હવે ચાલો એક નાના એનિમેટેડ ઉદાહરણ સાથે રીગ્રેસન ટેસ્ટીંગ પાછળના વિચારને સમજવાનો પ્રયત્ન કરીએ ચાલો આપણે ધારીએ કે આ વાદળી વાદળ એક પ્રોગ્રામ છે અને આપણે સંખ્યાબંધ ટેસ્ટીંગ કેસો સાથે પ્રોગ્રામનું ટેસ્ટીંગ કર્યું અને તે બધા પાસ થયા રીગ્રેસન ટેસ્ટીંગ દ્વારા આપણો અર્થ શું છે તે સમજાવવા માટે આ માત્ર એક ઉદાહરણ છે તેથી T 1 પાસ આપણે તેને લીલા દ્વારા બતાવ્યું છે T 2 પણ પસાર થયો તેને લીલો બતાવ્યો T 3 પાસ ટેસ્ટીંગ T 3 તે લીલો છે અને ટેસ્ટીંગ T 4 પણ પાસ થયો તે લીલો છે પરંતુ જ્યારે આપણે T 5 ચલાવ્યું તે નિષ્ફળ ગયું લાલ દ્વારા બતાવવામાં આવ્યું તેથી T 5 ને નિષ્ફળતા તરીકે જોવામાં આવી હતી અને એકવાર ટેસ્ટ કેસ નિષ્ફળ જાય ડેવલપર્સ કોડ ડિબગ કરે છે સમસ્યાનું સ્રોત શું છે તે શોધવાનો પ્રયાસ કરો અને પછી બગ સુધારવા માટે કોડમાં ફેરફાર કરો તેથી આ કિસ્સામાં પણ ડેવલપરને કામ મળ્યું અને પછી જાણવા મળ્યું કે તેઓ આ નિવેદન b b 5 રજૂ કરીને સમસ્યાને દૂર કરી શકે છે અને જેમ જેમ તેઓએ કોડ બદલ્યો તેમ ટેસ્ટીંગ કેસ જે નિષ્ફળ રહ્યો હતો ખરેખર પસાર થયો તેથી ટી 5 પણ લીલો છે ટેસ્ટીંગ કેસ પસાર થયો પરંતુ જ્યારે આપણે અન્ય ટેસ્ટીંગ કેસો ચલાવીએ છીએ જે ભાગો ખરેખર બદલાયા નથી ટેસ્ટીંગ અન્ય ટેસ્ટીંગ કેસો તે ચાલે છે તેઓ એવા નિવેદનો ચલાવે છે જે બદલાયા નથી પરંતુ હજુ પણ T 3 નિષ્ફળ શા માટે કારણ કે તે ચલ b નો ઉપયોગ કરી રહ્યો હતો a a b તેથી T 3 ચલ b નો ઉપયોગ કરી રહ્યો હતો અને હવે આપણે મૂલ્ય b ને બદલ્યું છે અને તેથી T 3 જે યોગ્ય રીતે કામ કરી રહ્યું હતું નિષ્ફળ થવાનું શરૂ થયું છે ભલે T3 નો કોડ બદલાયો ન હતો તો પછી અર્થ એ છે કે સુધારો યોગ્ય ન હતો તે કંઈક બીજું હોવું જોઈએ જેમ કે b b a અથવા અહીં કંઈક અને b b 5 આ ટેસ્ટ કેસ પાસ કરે છે પરંતુ રીગ્રેસન ટેસ્ટ કેસ નિષ્ફળ જાય છે તેથી સોફ્ટવેરના જીવન ચક્ર દરમ્યાન કોડમાં ઘણા બધા ફેરફારો થાય છે આશરે આ ફેરફારો સુધારાત્મક ફેરફારો અનુકૂલનશીલ ફેરફારો અને સંપૂર્ણ ફેરફારોમાં વર્ગીકૃત કરી શકાય છે સુધારાત્મક ફેરફારો તે ફેરફારો છે જે કેટલાક બગ ને સુધારવા માટે કોડમાં કરવામાં આવે છે કોડને અન્ય કેટલીક લાઇબ્રેરીઓ અથવા અન્ય સોફ્ટવેર અથવા હાર્ડવેર સાથે કામ કરવા માટે અનુકૂલનશીલ ફેરફારો કરવામાં આવે છે સોફ્ટવેરને અન્ય કંઇક સાથે કામ કરવા માટે અનુકૂળ બનાવવા માટે અને સંપૂર્ણ ફેરફારો તે છે જ્યાં આપણે સોફ્ટવેરને વધુ સંપૂર્ણ બનાવવા માટે નવી સુવિધાઓ ઉમેરીએ છીએ અથવા કોડના કેટલાક ભાગોને બદલીને સોફ્ટવેરનું પ્રદર્શન સુધારીએ છીએ તેથી આ 3 મુખ્ય પ્રકારનાં ફેરફારો છે અને દરેક વખતે જ્યારે આપણે કોડ બદલીએ છીએ ત્યારે આપણે માત્ર કોડના બદલાયેલા ભાગને હંમેશની જેમ જ ચકાસવા પડે છે પણ સોફ્ટવેરના અપરિવર્તિત ભાગ પર રિગ્રેસન ટેસ્ટિંગ કરવાની પણ જરૂર છે સોફ્ટવેરના અપરિવર્તિત ભાગ પરના દરેક ફેરફાર પછી રીગ્રેસન ટેસ્ટીંગ જરૂરી છે જેથી યથાવત સુવિધાઓ સારી રીતે કામ કરતી રહે તેની ખાતરી કરી શકાય જો આપણી પાસે ટેસ્ટીંગ કેસોનો સમૂહ હતો જેનો અત્યાર સુધી ઉપયોગ કરવામાં આવ્યો હતો અને ચાલો કહીએ કે સમૂહ T છે તો પછી આપણે આ ટેસ્ટીંગ ના કેસોને લગભગ ઓબ્સેલેટ રીડન્ડન્ટ અને રીગ્રેસન ટેસ્ટીંગ માં વિભાજીત કરી શકીએ છીએ કેટલાક મૂળ ટેસ્ટીંગ કેસો ઓબ્સેલેટ બની જાય છે તેઓ હવે ઉપયોગ કરી શકાતા નથી તેઓ અમાન્ય છે તેમને ફેંકી દેવા પડે છે શું કારણ છે કારણ કે આ ટેસ્ટીંગ કેસો કોડના બદલાયેલા ભાગને ચલાવી રહ્યા હતા અને સંભવત તેઓ જે ઇનપુટ મૂલ્યો આપી રહ્યા હતા તે અપૂરતું હતું તેઓ 2 પૂર્ણાંક મૂલ્યો દાખલ કરી રહ્યા હતા પરંતુ વાસ્તવમાં શું જરૂરી છે 2 પૂર્ણાંક મૂલ્ય અને ફ્લોટ મૂલ્ય અને તેથી વધુ છે તેથી ફેરફાર પછી કેટલાક ટેસ્ટીંગ કેસોનો હવે ઉપયોગ કરી શકાતો નથી આને ઓબ્સેલેટ અથવા અમાન્ય ટેસ્ટીંગ કેસ કહેવામાં આવે છે કેટલાક ટેસ્ટીંગ કેસો નિરર્થક છે જેમ જેમ આપણે કોડનો અમુક ભાગ બદલીએ છીએ તેમ તેમ અપરિવર્તિત કોડનો અમુક ભાગ પ્રભાવિત થાય છે અને તેમને રીગ્રેસન ટેસ્ટ કરાવવો પડે છે પરંતુ કેટલાક ભાગને બિલકુલ અસર થતી નથી વેરિયેબલની કોઈ વહેંચણી નથી બદલાતા ભાગમાં સેટ કરેલા ચલો સાથે કોઈ ડીપેનડેન્સી નથી અને તેથી આપણે 100 ટકા ખાતરી કરી શકીએ છીએ કે આ બદલાયેલા ભાગના સંદર્ભમાં કોડનો ખરેખર સ્વતંત્ર ભાગ છે અને આપણે ટેસ્ટીંગ કરવાની જરૂર નથી તેમને તેથી તે રિડન્ડન્ટ ટેસ્ટ કેસ તરીકે ઓળખાય છે ભલે તે માન્ય ટેસ્ટીંગ કેસ હોય પણ આપણે તેને ચલાવવાની જરૂર નથી કારણ કે તેમની પાસે કોઈપણ બગ શોધવાની શક્યતા શૂન્ય છે તેઓ માત્ર સોફ્ટવેરનો સ્વતંત્ર ભાગ ચલાવી રહ્યા છે અને પછી બાકીનો ભાગ રિગ્રેસન ટેસ્ટ કેસ છે રીગ્રેસન ટેસ્ટ કેસો તે છે જે અપરિવર્તિત પ્રોગ્રામના તે ભાગો ચલાવે છે પ્રોગ્રામનો અપરિવર્તિત ભાગ છે જે બદલાયેલા ભાગ સાથે થોડી ડીપેનડેન્સી ધરાવે છે કહો કેટલાક ચલ ડીપેનડેન્સી કેટલાક ચલ મૂલ્યો છે જે બદલાયેલા ભાગમાં સોંપવામાં આવે છે તેથી આ રિગ્રેસન ટેસ્ટીંગ માંથી જે ઘણા બધા હોઈ શકે છે મોટા સોફ્ટવેર માટે હજારો રીગ્રેસન ટેસ્ટીંગ ઓળખી શકાય છે અને દરેક ફેરફાર માટે રિગ્રેશન ટેસ્ટ ચલાવી શકે છે હજાર સંખ્યા મુશ્કેલ હોઈ શકે છે આપણે રિગ્રેસન ટેસ્ટીંગ માંથી એક શ્રેષ્ઠ રીગ્રેસન ટેસ્ટ ઓપ્ટિમાઇઝ રીગ્રેસન ટેસ્ટ શોધી શકીએ છીએ જે રિગ્રેસન ટેસ્ટનો સંપૂર્ણ સેટ ચલાવવા જેટલો જ સારો છે પરંતુ આ સત્ર દરમિયાન તે ઓળખવાના અવકાશની બહાર હશે આ ઓપ્ટિમાઇઝ રિગ્રેસન ટેસ્ટ કેસ કેવી રીતે મેળવવો ઓપ્ટિમાઇઝ રિગ્રેસન ટેસ્ટ કેસો નક્કી કરવા માટે અલ્ગોરિધમ્સ તકનીકો વગેરે શું છે પરંતુ આપણે રીગ્રેસન ટેસ્ટીંગ ને કેવી રીતે ઓળખવા તે જોશું પરંતુ એક બાબત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે રીગ્રેસન ટેસ્ટ કેસો દરમિયાન ટેસ્ટ કેસો જે એક વખત ચલાવવામાં આવ્યા હતા તે કોડમાં દરેક ફેરફાર બાદ ફરી અને ફરી ચલાવવામાં આવે છે તેથી એવું બની શકે છે કે એક ટેસ્ટ કેસ જે મૂળ રીતે એકવાર ચલાવવામાં આવ્યો હતો ડિઝાઇન અને એક્ઝિક્યુટ કરવામાં આવ્યો હતો તેને સેંકડો અથવા હજારો વખત ચલાવવો પડી શકે છે અને જ્યારે આપણે સોફ્ટવેરના જીવનકાળ દરમિયાન સેંકડો કે હજારો સમય સુધી રિગ્રેસન ટેસ્ટ ચલાવીએ છીએ ત્યારે દરેક ફેરફાર એકવાર થાય પછી તે એકવિધ બગ થવાની સંભાવના બની જાય છે અને તેથી ઓટોમેશન ખૂબ મહત્વનું છે સદનસીબે કેપ્ચર અને રીપ્લે પ્રકારનાં સાધનો કે જેની આપણે ચર્ચા કરી હતી તે અહીં એકદમ યોગ્ય લાગે છે કારણ કે કેપ્ચર અને રીપ્લે પ્રકાર ઓટોમેશન ટૂલ્સ જે ઇનપુટને કેપ્ચર કરે છે જ્યારે પ્રથમ વખત ટેસ્ટ ચલાવવામાં આવે છે અને તેઓએ આઉટપુટ પણ કબજે કર્યું છે જેને પાસ માનવામાં આવતું હતું અને પછી જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે ફક્ત સ્વીચ દબાવી શકીએ અને તે કરશે સાધન રેકોર્ડ કરેલા તમામ ટેસ્ટીંગ કેસોને ફરીથી ચલાવશે અને રેકોર્ડ કરેલા પરિણામના સંદર્ભમાં પરિણામો તપાસે અને પછી જો કોઈ નિષ્ફળ ટેસ્ટીંગ કેસ હોય તો ફ્લેગ કરો ખૂબ સારી દેખાય છે પરંતુ પછી કેટલાક કેચ છે ચાલો આપણે કેચ અને આને કેવી રીતે દૂર કરવામાં આવે છે તેના વિશે જાગૃત રહીએ એક પકડ એ છે કે કેપ્ચર અને રિપ્લે પ્રકારનાં ટૂલમાં ટેસ્ટીંગ કેસોની જાળવણી એ અર્થમાં એક મોટી સમસ્યા છે કે આપણે કહીએ કે એક ટેસ્ટ કેસ જે હવે બદલાયેલા કોડ સાથે ચલાવવામાં આવ્યો હતો તેને વધારાના પરિમાણોની જરૂર છે આપેલ આ કિસ્સામાં આપણે સમગ્ર ટેસ્ટ કેસને કાardી નાખવો પડશે અને તેને ફરીથી રેકોર્ડ કરવો પડશે ટેસ્ટ કેસને જાળવી રાખવાનો કોઈ રસ્તો નથી અને બીજી બાબત એ પણ છે કે ટેસ્ટીંગ ના કેસો કેટલાક કારણોસર નિષ્ફળ જાય છે જેમ કે તે તારીખ સાથે સરખામણી કરી શકે છે તેથી ટેસ્ટ કેસ અમુક તારીખે ચલાવવામાં આવ્યો હતો અને તારીખ મૂલ્યનો ઉપયોગ તે તારીખ માટે કરવામાં આવ્યો હતો અને તે તે તારીખે તે ઇનપુટ મૂલ્ય માટે પસાર થયો હતો પરંતુ તે કોઈ અન્ય તારીખ અથવા સમય પર હોઈ શકે છે તે બદલાઈ શકે છે કારણ કે તે જેમ છે તેમ રેકોર્ડ કરવામાં આવ્યું હતું જો આપણી પાસે કેટલાક સ્ક્રિપ્ટીંગ આધારિત ટેસ્ટીંગ હોય તો આપણે જાળવણીની આ સમસ્યાને દૂર કરી શકીએ છીએ તમે સ્ક્રિપ્ટ થોડી બદલી શકો છો અને તે તેને જાળવી રાખશે એ જ રીતે આપણે જ્યાં જરૂર હોય ત્યાં તારીખનો ઉપયોગ કરી શકીએ તો વિવિધ રીગ્રેસન ટેસ્ટીંગ કાર્યો શું છે એક છે ટેસ્ટ વેલિડેશન ટેસ્ટ સિલેક્શન ટેસ્ટ મિનિમાઇઝેશન અને ટેસ્ટ પ્રાધાન્યતા તેથી આપણે આ સત્રના અંતે જ છીએ આપણે અહીં અટકી જઈશું અને આપણે આ સત્રથી આગળના સત્રમાં ચાલુ રાખીશું